આપત્તિ પુન રીકવરી પ્રાપ્તિના કોર્સમાં આપનું સ્વાગત છે અને વધુ સારી રીતે નિર્માણ કરો મારું નામ રામ સતીષ છે હું આઇઆઇટી રૂરકીમાં આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આજે હું જોખમમાં મુકેલી વારસાના વિષય પર ચર્ચા કરવા જઇ રહ્યો છું ખાસ કરીને થાઇલેન્ડની પ્રાચીન રાજધાની એવા આયુથૈયાના કિસ્સામાં તેથી હું વિવિધ અહેવાલો અને ખૂબ જ વિવિધ પ્રકારના વિશ્લેષણ પૂર જોખમ વિશ્લેષણ અને તેઓએ કયા પ્રકારનાં પગલાં લીધાં છે તેને સંક્ષિપ્તમાં પસાર કરીશ તેથી વારસાના સંદર્ભમાં જોખમ કેવી રીતે આવે છે તેનું આ ખૂબ ટૂંકું અવલોકન છે હેરિટેજ સંદર્ભમાં આવતા પહેલા ચાલો તમને થાઇલેન્ડની એક પ્રકારની ઐતિહાસિક સમજણ વિશે પણ સંક્ષિપ્તમાં કહીએ થાઇલેન્ડનું મોટાભાગનું સાહિત્ય 13 મી સદીમાં પાછું આવ્યું છે જે અમને વધુ સ્પષ્ટ મળ્યું છે કે લન્ના કિંગડમ જ્યાં તમે લન્ના કિંગડમને જોઈ શકો છો અને આ તે પ્રાચીન રાજ્યનો ડેટા છે જે સુખોથાઇ છે તેથી લેન્ના કિંગડમ થાઇલેન્ડના ઉત્તરીય ભાગમાં છે અને ચિયાંગ માઇ અહીંથી આવે છે અને બેંગકોક આજનુ બેંગકોક અહીંથી આવે છે અને અહીં ક્યાંક આયુથૈયા આવે છે તેથી હવે 13 મી સદીથી જો આપણે 14 મી સદીમાં પાછા જઈએ તો આ તે સ્થાન છે જ્યાં તમે આયુથૈયા અયોધ્યાને જોઈ શકો છો જ્યારે તમે આ નામ આયુથૈયા અથવા અયોધ્યા સાંભળ્યું છે ત્યારે તે ખરેખર રામાયણની પૌરાણિક કથાઓને પ્રતિબિંબિત કરે છે જેનું મહાકાવ્ય છે ભારતીય ઉપખંડમાંથી રામાયણ ભારતીય સંસ્કૃતિ અને થાઇ સંસ્કૃતિ વચ્ચે ઘણી સમાનતાઓ છે હકીકતમાં જ્યારે તમે થાઇ સંસ્કૃતિઓને ઇન્ડોનેશિયન સંસ્કૃતિઓ પણ કહો છો ત્યારે આપણી પાસે કેટલીક સમાનતાઓ છે જેણે આ વિશેષ મહાકાવ્ય શેર કર્યું છે તમે જટાયુ વિશે સાંભળ્યું છે જે એક પ્રકારનું પક્ષી છે જ્યારે તેણે સીતાને લંકા લઈ જતા હતા ત્યારે રાવણ સાથે લડવાનો પ્રયાસ કર્યો હતો તેથી હકીકતમાં થાઇલેન્ડનું રાષ્ટ્રીય પ્રતીક ખરેખર જટાયુ છે તેથી અમે જે શેર કર્યું છે તેના સમાન મહાકાવ્ય શેર કરે છે અને તે રામના જન્મસ્થળને પણ પ્રતિબિંબિત કરે છે મારો મતલબ એ છે કે ત્યાં વિવિધ અભ્યાસ કરવામાં આવ્યા છે જેમ કે લંકાને શોધી કાઢવા પર કોઈ દસ્તાવેજ છે જ્યાં તેઓએ કેવી રીતે આયુથૈયા ને થાઇલેન્ડ અને ભારતીય ખંડોમાં સ્થાન આપવામાં આવ્યું છે તેની વિવિધ સમજ વિશે ચર્ચા કરી અને તે પેઢી અથવા તે સમયથી આજ સુધી ઘણા ભૂસ્તર વિષયોના મુદ્દાઓ હોઈ શકે છે તેથી કદાચ આપણે ક્યારે પણ જાણતા ન હોઈએ કે તે સમયે પરિસ્થિતિ કેવી હતી પરંતુ આ વાર્તા પ્રતિબિંબિત થઈ છે અને તે આજે પણ પેઢીઓથી પેઢીઓ સુધી ચાલુ રાખવામાં આવી છે અને આયુથૈયા પણ રામ તરફ પ્રતિબિંબ પાડે છે અને આ થાઇલેન્ડથી આવેલ મારું બુરિન થરાવીચિટકનનો એક મિત્ર છે તેણે ખરેખર થાઇ ઓળખ પર કામ કર્યું અને હું એ જોઈ શક્યો કે તમે જાણો છો કે તેના કામની કેટલીક માહિતી તેના મૂળભૂત ઐતિહાસિક પાસાઓ પર એકત્રિત કરી છે તેથી હવે આ સુખોથાળ ધીરે ધીરે આયુથૈયા બન્યા છે તમે જાણો છો કે આ આયુથૈયા કિંગડમ છે અને જે લગભગ 13 મી અને 14 મી સદી પછીની સદીની છે અને હવે ચિયાંગ માઇ વત્તા સિયમ જે 20 મી સદીના સિયામી છે તેથી હવે આ આખી ચીંગ હવે ચિયાંગમાં આવી ગઈ છે અને હવે લન્ના ભાગ ખૂબ જ મર્યાદિત કરવામાં આવ્યો છે અને તે જ છે જ્યાંની ચિઆંગ માઇ હજી પણ તેની પરંપરાગત ઓળખ અને સાંસ્કૃતિક સંસાધનોને પ્રતિબિંબિત કરી રહી છે તેથી ઐતિહાસિક સ્તરોમાં થાઇલેન્ડની રચના કેવી રીતે કરવામાં આવી છે તેની સંપૂર્ણ સમજ અને બેંગકોક થાઇલેન્ડનું પાટનગર બને છે અને ચિયાંગ માઇ એક પ્રકારની સાંસ્કૃતિક રાજધાની બને છે તેથી બ્યુરીન ખાસ કરીને 12 મી સદી અથવા 13 મી સદીમાં સુખોથાભાઇના લન્ના કિંગડમની રચના કરે છે અને આયુથૈયા વિશે 1350 થી લગભગ 17 મી સદીમાં જ્યાં બર્મીએ યુદ્ધમાં આયુથૈયા કિંગડમનો વિનાશ કર્યો છે તે પ્રકારનું સમયરેખા પણ બહાર કાઢે છે અને તે જ સીમ એટલે કે સિયમ સામ્રાજ્ય 17 મી સદીથી શરૂ કરવામાં આવ્યું છે અને તમે તે રાજા રામ 5 જોઈ શકો છો તેમના રાજાના ઘણા નામ ખરેખર રાજા રામ 1 રામ 2 રામ 3 ના નામ પર છે અને તે આ રીતે બર્મેશીયન કલ્પનાની પણ અસર પડે છે તેથી આ સમયે આપણે આયુથૈયા વિશે વાત કરી રહ્યા છીએ અને જે પાટનગર પણ રહી છે આર્કિટેક્ચરની દ્રષ્ટિએ ઘરોની દ્રષ્ટિએ તે જુદા જુદા ઐતિહાસિક પ્રભાવોથી પણ બદલાય છે અને વિવિધ માન્યતા પદ્ધતિઓએ પણ આર્કિટેક્ચરમાં કેટલાક નોંધપાત્ર તફાવત કર્યા છે દાખલા તરીકે ઘણા પરંપરાગત મકાનો તેઓ આ ગરમ અને ભેજવાળા આબોહવા માટે રચાયેલ છે અને તમે જાણો છો તેથી આ પ્રકારના આબોહવા માટે વેન્ટિલેશન ખૂબ જરૂરી છે અને તે આબોહવા છે અને ભૌગોલિક એક પાસો છે અને ત્યાં ધાર્મિક પાસા પણ છે ત્યાં એક વરિષ્ઠ વત્તા બૌદ્ધ ધર્મ છે જે મકાનનું સ્વરૂપ અને એક સીધી છત બનાવે છે અને ગરમીના ઉત્પાદન માટે લાંબા ઉપયોગ અને ભારે વરસાદ માટે ઝડપી ડ્રેનેજ આપે છે કારણ કે તે ખૂબ જ પૂરગ્રસ્ત વિસ્તારો છે અને ત્યાં સહાયક સ્ટિલ્ટ્સ છે એક બફર એરિયા ઠંડા રહેઠાણની જગ્યાઓ માટે હવા પરિભ્રમણ પ્રદાન કરે છે અને મોસમી પૂરને ટાળે છે કારણ કે તે એક પાસું છે કે તમામ મકાનો એક જ સ્થગિત થાય છે તેથી આ રીતે થાઇલેન્ડના મધ્ય ભાગોમાં પરંપરાગત ઘરો જે તમને દેખાય છે કે તમે આખું ઘર ખંખેરી નાખ્યું છે અને તે જ આખો પ્રોગ્રામ છે અને ચિયાંગ માઇ અને બેંગકોકમાં આ બે મહત્વપૂર્ણ સ્થાનો છે જેને આપણે જોવું જોઈએ કારણ કે આ એક પ્રકારનું મહાનગર છે તેથી રાજધાની શહેર છે અને આ એક સાંસ્કૃતિક મૂડી છે અને લન્ના ઘર અને સિયામી ઘર કેવી રીતે જુએ છે તેના અભિગમની દ્રષ્ટિએ તમે જાણો છો અને તેમના આયોજકોની દ્રષ્ટિએ જેમ કે તમે જે ચાન છો તે કહે છે કે તે ટેન વરંડા છે અને રસોડું તેનાથી થોડું અલગ થઈ ગયું છે અને આ તે છે કે આ એક રસોડું છે અને આ એક ચાન છે જ્યાં તેઓ કેટલીક પ્રકારની કૃષિ પ્રવૃત્તિઓ પણ કરે છે જેમ કે બીજ અને અન્ય વસ્તુઓ લે છે અને આ તે રીતે છે તેથી આ લેઆઉટની દ્રષ્ટિ સામાન્ય ટેરેસની બાબતમાં ત્યાં ખૂબ જ થોડો તફાવત છે અને લન્નાના ઘર એનિમીસ્ટ અભિગમ સાથે ખૂબ જ જોડાયેલું છે તમે જાણો છો એનિમિસ્ટ માન્યતાઓ સિસ્ટમો કે જ્યાં તેઓએ તેને ભેંસના આકારમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો કારણ કે તેઓ એનિમિઝમમાં વિશ્વાસ કરે છે જે પરિવારને સુરક્ષા અને ખુશી પ્રદાન કરે છે જ્યારે સિયામીઝ ઘર અથવા થાઇ ઘર છે તમે જાણો છો કે બૌદ્ધ ધર્મ વિશેના તે ઉચ્ચત્તમ લક્ષ્યના આધ્યાત્મિક પાસાઓને પ્રતિબિંબિત કરે છે જે નિર્વાણ વિશે વાત કરે છે અને પછી અમે આયુથૈયા પર આવીએ છીએ જે એક પ્રાચીન રાજ્ય રહ્યું છે કારણ કે મેં તમને કહ્યું હતું કે તે રામ અને આયુથૈયા ના જન્મસ્થળ રામ વિશે કેટલીક વાર્તાઓ પણ પ્રતિબિંબિત કરે છે પરંતુ થાઇમાં તેની સ્થાપના 1351 માં કિંગ યુ થોન્ગ દ્વારા કરવામાં આવી હતી જે લોપ બૂરીમાં એક શીતળાના પ્રકોપથી બચવા ત્યાં ગયો હતો અને તેને તેના રાજ્યની રાજધાનીની ઘોષણા કરી હતી અને આને ઘણીવાર આયુથૈયા કિંગડમ અથવા સિયામ તરીકે ઓળખવામાં આવે છે આથી જ આયુથૈયા એ સુખોથાઇની બીજી સિયામી રાજધાની બની છે જે મેં તમને અગાઉ બતાવી હતી તો આ બીજી રાજધાનીનું વધુ બન્યું છે અને આ શહેર ચાઓ ફ્રેય અને લોપબૂરી અને પાસક નદીઓના જંકશન પર સ્થિત છે તેથી તે લગભગ એક ડેલ્ટા પ્રકારની ચીજ છે તેથી આ વિશેષ ઐતિહાસિક શહેરના કેટલાક ધાર્મિક અર્થ છે અને તેને ઐતિહાસિક સમજ છે અને એક સાંસ્કૃતિક મહત્વ અને સાંસ્કૃતિક અખંડિતતા છે અને એક સાંસ્કૃતિક સંદર્ભ તરીકે જે ખરેખર આ ઐતિહાસિક શહેરને દોરે છે અને આ 17 મી સદી રહી છે જેને બર્મીઝ સૈન્ય દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો છે અને પછીથી તેને આયુથૈયા ઐતિહાસિક ઉદ્યાન તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યું છે જ્યારે તે શાળાના વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા ધરાવે છે અને આ તે જ છે જ્યાં તે તેની બાકીની અસર દર્શાવે છે સાર્વત્રિક મૂલ્ય જ્યાં આપણે ઓયુવી વિશે વાત કરીએ છીએ હું મુખ્યત્વે બેથી ત્રણ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને આ વિશેષ કાગળો વિશે જણાવીશ જે આ આપત્તિ પાસા વિશે વાત કરે છે જ્યાં સાંસ્કૃતિક વારસોના ક્ષેત્રમાં પૂરનું જોખમ આકારણી અને તે આયુથૈયામાં કેવી રીતે લાગુ કરવામાં આવ્યું છે તેથી આ લેખકોનું એક જૂથ છે જેણે કામ કર્યું હતું જે પ્રાકૃતિક જોખમો અને જોરાન વોજિનોવિચ અને માઇકલ હેમન્ડ ડારિયા ગોલબ સિયાનિ હિરુન્સાલી અને અન્યને તમે જાણો છો કે તેઓએ ખરેખર પ્રકાશિત કર્યું છે તે ખૂબ તાજેતરનું દસ્તાવેજ છે તેથી પહેલા તેઓ પૂરના જોખમનું મૂલ્યાંકન શું છે તે વિશે તમે જાણો છો કારણ કે તે એફઆરએ છે અમે તેને પૂર જોખમ આકારણી કહીએ છીએ જે પૂરના જોખમને સમજવા અને સંચાલિત કરવા માટે પરંપરાગત અભિગમ તરીકે ખૂબ જ મૂળભૂત સાધન છે તેથી અને જો તમે એફઆરએ તકનીકો પર નજર નાખો તો મોટાભાગનું કાર્ય મોટે ભાગે માત્રાત્મક પાસાં અથવા લક્ષ્ય પર કેન્દ્રિત રહ્યું છે જેના આધારે કેટલિ અસર થઈ છે અથવા તેના કારણો અને મિલકતને નુકસાનની કિંમત અને વ્યવસાયિક વર્ણન અને તમે જાણો છો ત્યાં તો તે નાણાકીય દ્રષ્ટિએ માપવામાં આવી શકે છે અને જ્યારે તે આ માત્રાત્મક અસરો વિશે વાત કરે છે ત્યારે તમે કરવાનું પણ છે વિશે જ નહીં ત્યાં એક શારીરિક પાસા પણ હોય છે અને ત્યાં બિન નાણાકીય પાસાંઓ સાથે કરવાનું પણ છે તેથી આ તે છે જ્યાં નુકસાન અને જીવન સાંસ્કૃતિક વારસોનું નુકસાન જે ઘણીવાર એફઆરએ ટૂલ્સમાં અવગણવામાં આવ્યું છે તેથી જ્યારે આપણે કોઈ પણ પૂરના સંકટ આકારણી વિશે કહીએ છીએ કે જ્યાં હાઇડ્રોલોજિસ્ટ તેઓ ઘણા હાઇડ્રોલોજિકલ મોડેલો વિશે વાત કરે છે જ્યારે તે 1 ડી મોડેલ 2 ડી મોડેલ છે અને જે ખરેખર તે પ્રક્રિયાને રજૂ કરે છે જેના દ્વારા વરસાદને સપાટીના વહેણમાં રૂપાંતરિત કરવામાં આવે છે તેથી તમે જાણો છો કે પાણીનું પ્રમાણ કેટલું છે અને સપાટીનું કેટલું વહન થાય છે તેથી આ તેનાં માત્રાત્મક પાસા અને મોડેલિંગ અને તેના સિમ્યુલેશન પાસા વિશે છે જ્યારે નબળાઈના મૂલ્યાંકનમાં તે ખરેખર તેની પાસે હોય છે તે ઘણીવાર સાઇટ વિશિષ્ટ સૂચકાંકો અથવા માપનો ઉપયોગ કરીને આકારણી કરવામાં આવે છે અને આ તે છે જ્યાં મલ્ટિ માપદંડ પદ્ધતિઓ દ્વારા જોડાયેલા ઘણા બધા પાસાં છે ગુણાત્મક પાસાં પણ છે આર્થિક પાસા પણ છે પશુધન છે આજીવિકા છે માનવ નુકસાન છે સંપત્તિને નુકસાન છે એક માળખાગત નુકસાન છે તેથી તે અસર પરિસ્થિતિઓના જુદા જુદા જૂથો છે જેને અમે ધ્યાનમાં લઈએ છીએ કે તે એક સાઇટથી જુદી જુદી છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિઓમાં આપણે સંસ્કૃતિને એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક નબળાઈ તરીકે જોવાની જરૂર છે તેથી જ્યારે લેખકો તેઓ પરંપરાગત અભિગમ સાથે સંબંધ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે બે અભિગમો હોય છે જ્યાં આપણે આર જોખમ સંકટRriskhazard વિશે કોલ કરીએ છીએ જ્યારે નબળાઈઓનો તેમાં ઉમેરો કરે છે ત્યારે જ તે જોખમ ઘટક આવે છે અને આ તે જોખમ સમજવાની અભિગમ છે કે સમુદાયો કેવી રીતે આ અભિગમને સ્વીકારે છે અને તમે આ જોખમને જાણો છો જેમ કે અહીં જ તેઓ તુલના કરવાનો પ્રયાસ કરે છે જેમ કે અહીંના હાઇડ્રોમેટિઓલોજિકલ પરિસ્થિતિઓ અને જમીનના વપરાશના ક્ષેત્રો અને ખુલ્લા વસ્તી વિષયક સામાજિક અને રાજકીય સંસ્થાઓ અને શાસન શાસનનો ભૂમિ ઉપયોગ શું છે તે જોખમના સ્તરને લગતા પરિબળોની જેમ જ્યારે અહીં આપણે તેના દ્રષ્ટિના સ્તરના માહિતગાર પાસાઓ વિશે માધ્યમોની માન્યતાઓ અને મૂલ્યોને વિશેષજ્ઞની સાંસ્કૃતિક સંસ્થાઓ પરના વિશ્વાસની અને તેઓએ જે અનુભવ્યું છે તે સમજી ગયું હોય તેવો ભૂતકાળના અનુભવ વિશે વાત કરીશું હોનારત લાક્ષણિકતાઓ આ તે છે જ્યાં પૂરની તીવ્રતા પૂરની આવર્તન અને અનિશ્ચિતતા જ્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ મૂર્ત અને અમૂર્તને નુકસાન પહોંચાડે છે તેથી આ જ પરિબળ પરિચય નિયંત્રણક્ષમતા સંપર્કમાં આવવાની સ્વૈચ્છિકતા આપત્તિજનક સંભાવના લાવે છે અને આકારણી તકનીકીઓ મહત્તમ તેઓ હાઇડ્રોલોજિકલ અને હાઇડ્રોલિક મોડેલિંગ તરફ સંકુચિત થઈ શકે છે અને ઇનડેશન નકશા અને આ બધા સિવાય ઉંડાઈ નુકસાન વળાંક જ્યારે અહીં તેઓ હ્યુરિસ્ટિક્સ સમજશક્તિ અને પ્રેરણા વિશે વાત કરે છે અને તેમાંથી આઉટપુટ શું છે તે આપણને જોખમી નકશો અને નબળાઈનો નકશો બતાવે છે અને તે જ રીતે પૂરનું નકશો નવું પુનર્જીવિત થઇ છે પરંતુ જોખમની દ્રષ્ટિ જોખમની સ્વીકૃતિ જોખમ તરીકે છે તે પછી તેઓ કેવી રીતે તેની તૈયારી કરે છે તે તેઓ તેને કેવી રીતે જોખમકારક વર્તણૂક સ્વીકારે છે જેથી ફરીથી આ આખી વાત સામાજિક અને સમુદાયમાંથી આવે છે તે ખૂબ જ સમુદાય વિશિષ્ટ છે તે સમાજ વિશિષ્ટ પણ છે કે તેઓ તેને કેવી રીતે જુએ છે અને તેઓ કેવી રીતે વર્તે છે તેથી હવે જ્યારે તમે આયુથૈયા ટાપુને જુઓ છો જે શહેરી વિસ્તારમાં સ્થિત છે તેથી આ ટાપુનો લગભગ એક તૃતીયાંશ વિશ્વ ધરોહર સ્થળ હેઠળ છે તેથી તમે જોઈ શકો છો કે નદીની પ્રક્રિયા આખા ટાપુ પર નદીના પાયામાં ગોઠવાયેલી છે બંને ભૂમિઓ આવી રહી છે અને આ લેખકોએ જે કરવાનો પ્રયત્ન કર્યો છે તે બંનેની બંને પદ્ધતિઓને ક્લબ કરવાનો પ્રયત્ન કર્યો એક તેનો વૈજ્ઞાનિક અભિગમ છે અને બીજું તે માટેનો સામાજિક અભિગમ અને તે અંગેની દ્રષ્ટિ પણ છે અને જુઓ કે તેઓ ખરેખર તેનાથી કેવી રીતે સંબંધિત છે જેમ કે તે 1 ડી મોડેલની જેમ છે આ ચાઓ ફર્યા નદીના 52 કિલોમીટર સુધીનું 1D મોડેલ છે અને જેમાં ઘણી ઉપનદીઓ છે જેમાં લોપબૂરી પાસક નદીઓ શામેલ છે જે ખરેખર આયુથૈયા ખાતે મળે છે પરંતુ તેઓએ વરસાદના ઘણા બધા ડેટા અને 4 રેન્જ ગેજ પણ એકત્રિત કર્યા અને પછી આ 1 ડી મોડેલને શહેરી વિસ્તારના 2D મોડેલ સાથે જોડવામાં આવે છે જેથી પૂરની ઓફર કરવામાં આવે છે તેની તકેદારીની તપાસ કરવામાં આવે છે ત્યાં જ ડૂબેલું કેટલું સર્જાય છે અને પાસક લોપબૂરી અને ચાઓ ફ્રેયા નદીઓની 1 ડી નદી સિસ્ટમમાંથી અને તેઓ ડીએચ માઇક પૂર સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તેથી તમે અહીં જોઈ શકો છો તે તીવ્રતા છે આ તમે જાણો છો કે તેઓ સેટેલાઇટ ડેટામાંથી 2 મીટર ગ્રીડ સ્કેલ રિઝોલ્યુશનથી મેળવેલી આયુથૈયા જમીનની સમોચ્ચ ટોપોગ્રાફી વિકસાવે છે અને તે ખરેખર કેવી રીતે ડૂબેલા વિસ્તારોને બનાવી શકે છે પછી શારીરિક નબળાઈ તેથી ત્યાં બાંધવામાં આવેલા વાતાવરણના 4 જુદા જુદા વર્ગો અથવા ઓળખાયેલ શારીરિક નબળાઈઓનું મૂલ્યાંકન કરવા માટે છે રહેણાંક ઇમારતો સાંસ્કૃતિક ગુણધર્મો અને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ અને રસ્તાઓ અને કનેક્ટિવિટી અને દરેક જૂથની અંદર તેઓ તેના નબળાઈવાળા ભાગને નીચા મધ્યમ અને ઉચ્ચ પ્રકારમાં વર્ગીકૃત પણ કરે છે તેથી જો તમે તેને નિવાસી મકાનોમાં થાંભલાવાળા મકાન તરફ જોશો તો તે આધિન માધ્યમ છે પરંતુ જ્યારે ઉચ્ચમાં જે એક માળનું મકાન છે જે આધારિત છે અને તેઓ મોટે ભાગે ઉંચા જોખમને આધિન હોય છે તેવી જ રીતે જે સાંસ્કૃતિક ગુણધર્મો ડૂબી ગયા છે તેમાં તેઓ પુનસ્થાપિત નથી અને જ્યારે પુરાતત્ત્વીય અવશેષો તમે જાણો છો અને જ્યારે આમાંની કેટલીક મિલકતો જે ફરીથી સંગ્રહિત છે જટિલ માળખામાં હોસ્પિટલો પોલીસ સ્ટેશનો અને એટીએમ પાણીનો પુરવઠો શામેલ છે અને તે બધા ઉચ્ચ જોખમનો ભોગ બને છે અને જે રસ્તાઓ ડામરવાળા રસ્તાઓ છે જેનું જોખમ ઓછું અને કાંકરીવાળા રસ્તાઓ છે અને કાચા રસ્તાઓ જે વધુ જોખમમાં છે તે રીતે 3 નિર્બળ વર્ગોમાં બિલ્ટ પર્યાવરણનું વર્ગીકરણ છે અને પછી સામાજિક અભિગમ પર આવીને તેઓએ શું કર્યું તે તેઓ આઠ ક્ષેત્રોમાં વહેંચાયા હતા આઠ ક્ષેત્રોમાં તમે જોઈ શકો છો ડેલ્ટા નદી નિર્માણ થઈ રહી છે અને અહીંનો સંપૂર્ણ વારસો ગુણધર્મો પર છે અને તેઓએ શું કર્યું તે તેઓએ આ આખા વિસ્તારને 8 ક્ષેત્રોમાં વહેંચી દીધો અને દરેક ક્ષેત્રના સમુદાયના પ્રતિનિધિઓએ જૂથની રચના કરવાની કવાયત પૂર્ણ કરવા જૂથની રચના કરી તેથી એક વિશાળ કસરત છે કે તેઓએ દરેક ક્ષેત્રમાં શું વિકસિત કર્યું અને ઘણી બધી ઇન્વેન્ટરીઝ અને ડેટા એકત્રિત કર્યા તેથી અહીંની સૌથી મોટી મુશ્કેલી બે નકશાઓની તુલના કરવામાં છે કારણ કે અવકાશી ડેટા ફોર્મેટ એક પરંપરાગત પૂરના જોખમનો નકશો એક મીટર રેસ્ટર ગ્રીડ કોષોનો ઉપયોગ કરે છે જ્યારે જોખમના ખ્યાલનો નકશો વિવિધ કદના બહુકોણ પર આધારિત છે તેથી તે જ અવકાશી ડેટાના સમાન સેટની તુલના કરવી મુશ્કેલ છે જ્યારે આ એક પૂરનો સંકટ નકશો છે અને ત્યાં 0 5 થી 1 5 મીટરની ઉંડાઈના થ્રેશોલ્ડ મૂલ્યો આપવામાં આવે છે ત્યાં જળચરોનો નકશો છે અને જો તમે જોઈ શકો કે આ આખો વિસ્તાર સંપૂર્ણપણે ડૂબવાની 1 5 મીટરની ઉંચાઈથી છલકાઇ ગયો છે અને કાંઠે ઓછામાં ઓછું તમે જોઈ શકો છો કે આખી વસ્તુ ડૂબકીમાં છે તેથી તેઓએ તે જ રીતે કર્યું હતું કે તેઓએ તેના વિવિધ સ્તરોને વર્ગીકૃત કરવાનો પ્રયાસ કર્યો હતો અને હવે શારીરિક નબળાઈની જેમ હવે જ્યારે તમે શારીરિક નબળાઈ વિશે વાત કરો છો ત્યારે તે સ્થાનો શું છે જેનુ ખૂબ નુકસાન થયેલ છે મધ્યમ નુકસાન થયું છે અને ઓછું નુકસાન થયું છે અને જે અસ્પષ્ટ રીતેકરવામાં આવ્યું છે એ જ રીતે સામાજિક લક્ષ્ય જૂથો જે ખરેખર છે જે આ સમુદાયોમાં સૌથી વધુ છે જે વારંવાર પ્રભાવિત થાય છે અને આ સામાજિક નબળાઈનો નકશો છે અને આર્થિક નબળાઇ જ્યારે આપણે કહીએ છીએ કે આર્થિક નબળાઈ જ્યારે પૂર આવે છે ત્યારે સ્પષ્ટ રીતે કેવા પ્રકારનું વ્યવસાયિક ક્ષેત્ર બંધ થઈ જાય છે થોડા સમય માટે બંધ થઈ જાય છે અને અથવા તેમનો પશુધન કેવી રીતે નુકસાન થાય છે તેથી આ બધું આર્થિક છે મોટે ભાગે ધાર પર તમે જોઈ શકો છો કે મોટાભાગના વ્યવસાયિક પાસાને નુકસાન થયું છે સાંસ્કૃતિક નબળાઈ અને તમે જોઈ શકો છો કે તમે જાણો છો કે મોટાભાગના સાંસ્કૃતિક ગુણધર્મો ઉંચા જોખમમાં છે અને આ તે છે જ્યાં કોઈએ સમજવું પડશે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ જે વારસો છે તે ઉંચા જોખમને આધિન છે અને આવતી કાલે જો આ વસ્તુઓ પડી ભાંગે અને તેને નુકસાન થાય છે તો આપણે ખરેખર ઇતિહાસ બંધ કરી રહ્યા છીએ જેને આપણે ખરેખર તીવ્ર નુકસાન પહોંચાડી રહ્યા છીએ ઇતિહાસ જ્યાં આગામી પેઢી તેમના પોતાના દેશ વિશે તેમના પૂર્વજોને જાણવા માટે છે હવે તેઓએ શું કર્યું તે તેઓએ આ નકશાને જોડવાનો પ્રયાસ કર્યો અને એક તેઓ બધા ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યાં છે કે તેઓ કેવી રીતે જોડાય છે અને પરંપરાગત અભિગમ દ્વારા આ ફરીથી સંયુક્ત પૂર જોખમનો નકશો છે તેથી બંને સામાજિક અભિગમો દ્વારા અને દ્રષ્ટિકોણના અભિગમ દ્વારા અને તેમના વૈજ્ઞાનિક અભિગમો દ્વારા તેઓ કેવી રીતે ડેટાનો સમાન સેટ મેળવવામાં સક્ષમ છે પરંતુ અલબત્ત તેઓ ઓળખવામાં સમર્થ છે એવી કેટલીક શક્યતાઓ છે જે વૈજ્ઞાનિક અભિગમમાં વધુ શક્ય હતી પરંતુ ચોક્કસ દ્રષ્ટિની અભિગમમાં તેમની પાસે અમુક પ્રકારનો ડેટા નથી તેથી તે પછી લેખકોએ તેઓએ તે અહેવાલમાં ખૂબ જ સારી રીતે વક્તવ્ય આપ્યું છે કે તેઓ આમાંથી કયા પાસા મેળવી શકે છે અને કયા પાસાઓ તેઓ આમાં મેળવી શક્યા નથી મને લાગે છે કે તે અહેવાલમાંથી કોઈ એક પસાર થઈ શકે છે પરંતુ અહીં આપણે જે જોવું જોઈએ તે છે જે આપણે શીખવું છે તે તે છે કે ઉપગ્રહની છબી અને સામાજિક સમજ પણ કેવી રીતે તેઓ એકબીજા સાથે સુસંગત અને કેવી રીતે સક્ષમ છે અને તે ભાગોમાં તેઓ એકબીજા સાથે વિરોધાભાસ છે મારો અર્થ છે કે આજ સુધી મેં તેના પૂર વિશ્લેષણના ભાગ વિશે અને વિવિધ લેખકો દ્વારા વિવિધ તકનીકોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે તે વિશે વાત કરી પરંતુ તે પછી તેના સંરક્ષણ બિંદુથી કેવી રીતે આઇકોમોસ છે અથવા એઈતિહાસિક શહેર આયુથૈયા પર તેઓએ કેવા પ્રકારનો અહેવાલ રજૂ કર્યો છે ૨૦૧૧ માં આવેલા પૂરના સીધા પ્રભાવની એક અસર તે પણ છે અને સંરક્ષણ માટે કેટલાક કટોકટીનાં પગલાંનો અભાવ રહ્યો છે કારણ કે ત્યાં પણ કેટલીક રશ પ્રક્રિયા સૂચવવામાં આવી છે અને આ પૂરના પાણીની મધ્ય ગાળા અને લાંબા ગાળાની બંને અસર થશે તમે વારસાના સ્થળો પણ જાણો છો તેથી જ્યારે આપણે નિષ્કર્ષ વિશે કહીએ ત્યારે તેઓ કેવા પ્રકારના નિષ્કર્ષ સાથે આવ્યા છે મોટા પૂર સામે ભાવિ પગલાં એક તો પૂરથી રક્ષણ છે આપણે આ સ્થળોને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ છીએ પરંતુ જો તમે આ હાલની સાઇટ પર નજર નાખો તો આ નદીઓ ફક્ત આ મંદિરો પાસે છે આ વટ ચાઇની જગ્યા નજીક છે તેથી તે આખી વસ્તુ છલકાઇ જાય છે તેથી અધિકારીઓ ખરેખર ઇમરજન્સી પૂરની રોકથામ અવરોધ સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યા છે અને તેઓ કોંક્રિટ અને મેટલ અવરોધનો ઉપયોગ કરીને કૃત્રિમ અવરોધ બનાવવા માંગે છે જેથી ઓછામાં ઓછું એઈતિહાસિક સ્થળોએ પ્રવેશતા પૂરના પાણીમાં અવરોધ લાવી શકે તો આ એક પાસું છે બીજો પાસું એ છે કે પૂરનાં પાણીની અસર ઘટાડવાનાં પગલાં તેથી જ્યારે આપણે કહીએ કે આપણે કયા પ્રકારનાં પગલાં અપનાવી શકીએ છીએ જેથી એક સહેલી ખર્ચાળ પદ્ધતિ વૃક્ષો રોપણી છે તેથી કલ્પના કરો કે જો લોકો ઝાડ રોપવાનું શરૂ કરે અને ખાસ કરીને વાંસ એ એક પાસા છે કારણ કે તે ઝડપથી વૃદ્ધિ કરી શકે છે તેથી કેટલીક પ્રજાતિઓ છે જેને ઓળખી શકાય અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આ પ્રકારના પૂરમાં વાવેતર શક્ય છે તેથી એઈતિહાસિક સંદર્ભ હોવાને કારણે એક ઇતિહાસમાંથી ભણતર જોવું પડશે તેથી શહેરની દિવાલનું પ્રજનન તેથી ઇતિહાસકારોનું માનવું છે કે 13 મી સદીમાં પણ આ ભૂગોળ કેવી રીતે વારસો સ્થળ બન્યું તે પહેલાં કેવી રીતે અસ્તિત્વ ધરાવતું હતું પ્રાચીનમાં મારો અર્થ તે દિવસોમાં કેવી રીતે લોકો બચી ગયા છે સ્વાભાવિક છે કે તેઓએ આ ચોક્કસ સામ્રાજ્યને બચાવવા માટે પહેલાં દિવાલ બનાવી હશે તો શા માટે આપણે શહેરની દિવાલનું પુનઉત્પાદન કરવાનું વિચારી શકતા નથી તેથી સંભાવના હોઈ શકે છે કે રાજ્ય ખસેડવામાં આવશે તેથી તેઓ કદાચ આ બધી ઇંટો લઈ ગયા હોય અને બહાર લય ગયા હોય અને સંભવત આ વિસ્તાર છોડી દેવાયો હોય તો આ કેટલાક વિવિધ સિદ્ધાંતો છે કે જેમાં આપણે કેવી રીતે શહેરની દિવાલને ફરીથી ઉત્પન્ન કરી શકીએ તેના વિશે વિચાર્યું છે અને જ્યારે આપણે આ પૂરથી માણસ કેવી રીતે જીવીત બચી ગયો છે તે વિશે પાછળ જોવાની વાત કરીએ ત્યારે આ તે છે જ્યાં પરંપરાગત શાણપણ ફરીથી શોધી કાઢવાથી આપણે પારંપરિક પગલાં પણ ઓળખી શકીએ છીએ પરંપરાગત નોલેજ પ્રણાલીઓનો તે દિવસોમાં માણસોએ અમલ કર્યો છે તેથી એક જરૂરિયાત છે કે આપણે તેને આ પ્રકારની પ્રથાઓ પર ફરીથી શોધી કાઢીએ અને પછી આપણી સમકાલીન પ્રણાલીની પરિસ્થિતિઓમાં અમલ કરવાનો પ્રયાસ કરી શકીએ જેથી ઓછામાં ઓછું કેટલુક શિક્ષણ આપણને કેટલીક દિશા બતાવવા માટે મદદ કરી શકે અને ત્રીજો પાસું સંરક્ષણ અને ઉપયોગ માટેની વ્યાપક યોજના છે તેથી તમે કેવી રીતે જાણો છો કે કળા વિભાગ દ્વારા સંરક્ષણ અને જીવંત વારસો બંને માટે એક વ્યાપક યોજના બનાવવામાં આવી છે પછી તેઓએ આયુથૈયા સિમ્પોઝિયમના આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ વિશે પણ વાત કરી છે જ્યાં અમે પૂરની સ્થિતિસ્થાપકતાના વૈશ્વિક નિષ્ણાતો પાસેથી શીખી શકીએ છીએ તમે જાણો છો કે આપણે એકબીજાથી કેવી રીતે શીખી શકીએ જેથી તે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ છે તેથી કેટલાક ફોટોગ્રાફ્સ હું તેમાંથી પસાર કરીશ અને પછી ત્યાં એક નવા ચોરસ પાયા છે જેના બાંધકામ કેટલાક કોંક્રિટ ટાઇ બીમનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે અને તેઓએ શું કરવાનો પ્રયાસ કર્યો તે એ છે કે તેઓએ પ્લીન્થ વધારવા માટે ટાઇ બીમથી પાયા બનાવ્યાં અને પછી તેને ઇંટના ભાગ સાથે આવરી લેવામાં આવ્યા તેથી ઘણી જગ્યાએ તે એક વસ્તુ છે જેનો એક અધિકૃત પ્રશ્ન છે તમે જાણો છો કે શા માટે કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક અભ્યાસ છે જે કહે છે કે આપણે ટાઇ બીમ શા માટે આવરી લેવાનું છે કેમ નહીં કે તેઓ કેવી રીતે આ પ્રકારના નિષ્કર્ષ પર આવે છે અને સત્યતાનો પ્રશ્ન પણ ચિત્રમાં આવે છે અને તે સંરક્ષણ પ્રથાની યોગ્ય રીત છે તેથી આ વિશેષ વ્યવહારમાં ઘણા પ્રશ્નો આવે છે અને આ બધા ફરીથી નવી બંધાતી પ્લીન્થ છે અને તે માત્ર એક જ પદ્ધતિ છે કે આપણે માળખાકીય સમજણમાં નબળા પડ્યા છીએ અથવા પરંપરાગત સમજને કેવી રીતે અવગણવામાં આવી છે આ કેટલાક પાસાઓ છે જે આપણે જોઈ શકીએ છીએ અને સંરક્ષણ દર્શન અને અમલને આદર્શ રૂપે એકીકૃત થવું જોઈએ કારણ કે એક તરફ આપણે બીજી બાજુ અધિકૃત વારસા વિશે વાત કરી રહ્યા છીએ આપણે તેની સુરક્ષા કેવી રીતે કરવી તે વિશે વાત કરવાની છે અથવા તેનાથી તેઓએ ખરેખર એક સાથે આવવું પડશે હવે આ અનડ્યુલેટિંગ ઇંટલેયર્સ શ્રેષ્ઠ કારીગરી નથી ઉદાહરણ તરીકે જો તમે ક્યારેય આ પ્રકારના ગોળ ટેકરાઓ પર નજર નાખો તો આંધ્રમાં તમે ઘંટસલામાં જોઈ શકો છો જ્યાં આ પ્રકારના બાંધકામોના સ્તૂપ બાંધવામાં આવ્યા છે ઇંટના કદ ખૂબ જ અલગ હતા અને ઇંટના ઘટક ખૂબ જ અલગ છે અને બોન્ડિંગ પણ તમે જોઈ શકો છો કે બોન્ડિંગ પણ કેવી રીતે કાર્ય કરી શકે છે જેથી લોડ સરળતાથી સ્થાનાંતરિત થઈ શકે અને તમે જોઈ શકો છો કે ઘણા સુધારણા થઈ શકે છે કારણ કે તેઓએ જે કંઇ કર્યું તે હજી પણ તમે જોઈ શકે છે અને તમે જાણો છો કે ઇંટોના કદ પરના મટિરિયલ કમ્પોનન્ટની પણ બંધન યોગ્ય રીતે લેવામાં આવી નથી અને સામગ્રી પણ મોર્ટારની રચના ચૂના અને જૂના અને નવા ચૂનો મોર્ટારની છે જેથી તમે તેનો મૂળભૂત તફાવત જોઈ શકો છો અલબત્ત સંરક્ષણમાં આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે પાછળથી જે ઉમેરવામાં આવ્યું છે તે તેને પ્રતિબિંબિત કરવું રહ્યું કારણ કે તે બધા સંદર્ભમાં છે કે આપણે કયા સંદર્ભમાં અરજી કરી રહ્યા છીએ અને કયા સંદર્ભમાં આપણે શું બતાવવું છે અને શું બતાવવું જરૂરી છે તે છે કેવી રીતે આખ સંરક્ષણ અને સંચાલન યોજના વિશે વાત કરવી છે અને પેચોમાં ફરીથી પ્લાસ્ટરિંગ તમે જાણો છો તેવું જુઓ કે આ ઘણી બધી બાબતોમાં ફરીથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે અને જુદા જુદા પેચવર્ક કરવામાં આવ્યા છે પરંતુ શું તે કરવાનો આ એકમાત્ર રસ્તો છે કારણ કે આ એક સામાન્ય પ્રથા છે જે તમને ઘણી બધી બાબતોમાં જોવા મળે છે સંરક્ષણ પ્રોજેક્ટ્સ જ્યાં તેઓ મૂકવાનો પ્રયત્ન કરે છે આ ચૂનો પ્લાસ્ટર અથવા નજીકની રચના લેવી જોઈએ જેમાં થોડો ફરક પાડશે અને નવી ટાઇલ્સ જ્યાં તેઓ પર્યટન હેતુ માટે ઉભા થયા છે તમે જાણો છો કે સ્મારકની પ્રામાણિકતા માટે ખરેખર ઉભા થયા છે અને પડકાર આપ્યો છે તેથી તેમને દૂર કરવાની અને ઇંટના ફરસ સાથે બદલવાની જરૂર છે જેથી તે રીતે પ્રમાણિકતા જાળવવી પડે અને અહીં તમે જે જોઈ શકો છો તે છે પુનર્સ્થાપન અને પુનર્નિર્માણનું સંરક્ષણ દર્શન પરંતુ તેને ક્યાં અટકાવવું તેને કેવી રીતે અટકાવવું તે એક પાસો છે જેમાં ખરેખર તેના વિશે વિચારવું જોઈએ આપણે સીધા સાંધા જોઈએ છીએ તમે જાણો છો કે આ કેવી રીતે નબળી કારીગરીને પ્રતિબિંબિત કરે છે સમસ્યા એ છે કે સંરક્ષણ પ્રોજેક્ટ્સમાં કારીગરી ખૂબ જ સાધારણ હોય છે જ્યારે આવી સ્થિતિમાં તે નબળી હોય છે તેથી હું આશા રાખું છું કે તમને આયુથૈયાના વારસા સ્થળમાંથી કોઈ એકનો ખ્યાલ મળ્યો છે કે વિશ્લેષણ કેવી રીતે હાથ ધરવામાં આવ્યું છે અને તેની સાથે કેવા પ્રકારની અસરો સૂચવવામાં આવી છે અને હજી પણ આપણી પાસે સંરક્ષણના પડકારો શું છે અને એક વિચાર છે જે તમને વિકાસ આપશે ખુબ ખુબ આભાર